અમે આગળના ઉદાહરણ પર આવીશું આમ નોડ વોલ્ટેજ પદ્ધતિનો ઉપયોગ કરીને બતાવ્યા પ્રમાણે સર્કિટના કરંટ નક્કી કરો હવે આપણે સુપર નોડ વિશે વિચારી રહ્યા છીએ પાછળથી આપણે થોડા ઉદાહરણો જોશું આપણે એક કે બે ઉદાહરણ પછી જોશું હવે આપણે સુપર મેશ જોશું આ નોડ વોલ્ટેજ વિશ્લેષણ નથી આપણે મેશ વિશ્લેષણ પણ જોશું અને પછી અહીં મેશ લાગુ પડશે અને નોડ લાગુ કરશે તે બાબતો પર ચર્ચા કરશું આમ જો આ સર્કિટ આપવામાં આવે છે તો જે આપવામાં આવે છે તેના કરંટ શોધવા પડે છે આમ નોડ વોલ્ટેજ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છીએ કરંટ શોધવા માટે કહેવામાં આવ્યું છે આમ આ ખરેખર એક કરંટ સ્રોત અહીં છે 4 એમ્પીયર કરંટ સ્રોત અહીં છે બીજો 1 એમ્પીયર કરંટ સ્રોત અહીં છે અને બાકીના બધા અવરોધક સર્કિટ છે અને આ રેફરન્સ નોડ સંભવિત 0 છે આમ ફરીથી અને ફરીથી v2 0 અથવા કંઈક સમજી શકાય તેવું લખો આમ નોડ 1 હોય નોડ 2 હોય અને નોડ 3 હોય અને v1 v2 v3 વોલ્ટેજ હોય પરંતુ નોડ વોલ્ટેજ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ કે કરંટ i1 i 2 i3 પછી r i4 છે આમ પ્રથમ ન apply 1 પર KCLને કહો પ્રથમ તેને લાગુ કરો આમ પહેલા નોડ 1 પર KCL લાગુ કરો આમ જો નોડ 1 પર KCL લાગુ કરો તો આ i1 કરંટ જુઓ અને i 2 કરંટ અને 1 એમ્પીયર કરંટ બધા આ નોડ છોડી રહ્યા છે આમ r સમીકરણ r i1 i 2 1 બરાબર 0 હોવું જોઈએ આ પછીનું એક સમીકરણ છે અને જો જુઓ કે i1 શું છે i1 હશે આ 1 આ રીતે વહેતું હશે તે આ રીતે ચાલે છે આમ i1 એ v1 v3 by 0 25થશે આમ i1 v1 v3 ભાગ્યા 0 25 કારણ કે આ 2 25 Ω છે હવે એ જ રીતે i 2 i 2 અહીં છે આમ i 2 v1 v2 ભાગ્યા 1 કારણ કે તે 1 Ω છે આમ જો અવેજી પછી આવશે તો તે કેવી રીતે વસ્તુ છે તેનો ઉપાય જોશે પરંતુ આ સમીકરણ છે હવે તે જ રીતે જો નોડ 2 પર લાગુ થાય છે કે KCL પછી આ 4 એમ્પીયર કરંટ નોડ 2 માં પ્રવેશ કરે છે તેનો અર્થ છે આ i 2 આ 4 કારણ કે આ એક કરંટ સ્રોત સ્વતંત્ર કરંટ સ્રોત i 2 4 i3 છે આમ i 2 અભિવ્યક્તિ અહીં આપવામાં આવી છે અને i3 અને i3 r v2 ભાગ્યા 0 5 v2 ભાગ્યા 0 ફરીથી v2 0 હું લખી રહ્યો નથી કારણ કે અવરોધ 0 5 છે જે r i3 છે આમ અહીં KCL લાગુ પડે છે આમ આ કરંટ 4 એમ્પીયર કરંટ આવે છે અને આ કરંટ આ i1 કરંટ આ છે i i કરંટ નોડ માં પ્રવેશ કરે છે કારણ કે આ r i1 નોડ માં પ્રવેશ કરે છે આમ આ r i1 છે અને અન્ય 2 કરંટ બાકી છે આમ it 4 r i4 4 i4 i1 i 2 i3 આ બધા i4 r તરફ જઈ રહ્યા છે આ અહીં લખો હું i4 લખી રહ્યો છું v3 ભાગ્યા 0 5 છે કારણ કે અવરોધ 0 Ω છે આમ બધા આગળ આપવામાં આવે છે તેના ઉકેલમાં જાઓ આમ આ બધી વસ્તુઓ નોડ 1 પર છે એ જ રીતે નોડ 2 પર આ વસ્તુઓ મેં લખી છે આમ આ બધી વસ્તુઓ મૂકો આ બધી બાબતો મેં નોડ 3 પર સમાન રીતે કહ્યું છે મેં આ વસ્તુ લખી છે આ બધી બાબતોને અહીં મૂકો અને આ r તેને સરળ બનાવો અને તેને સરળ બનાવો અને 5 v 1 v 2 4 v 3 મળશે 1 આ સમીકરણ 1 છે આ નોડ 2 પર પણ લખ્યું છે હવે અહીં અવેજી લગાવીને v1 મળશે 3 v2 4 આ સમીકરણ 2 છે નોડ 3 પર પણ i1 4 i4 છે આમ બધા i1 ને બદલો અને i4 સરળ બનાવો 2 v1 3 v3 2 હવે જે રીતે હલ કરવાના સમીકરણ 1 2 અને 3 છે તે v1 7 by 6 વોલ્ટ v2 17 by 18 વોલ્ટ v3 13 by 9 વોલ્ટ મળશે તે પછી કરંટ i1 v1 v3 by 0 25 આ બધી વસ્તુઓ જે મેં કહ્યું છે તે 10 બાય 9 એમ્પીયર છે i 2 v1 v2 upon 1 પછી 19 બાય 9 એમ્પીયર i3 2 v2 આમ તે 2 into r 7 by 17 by 18 છે આમ 17 બાય 9 એમ્પીયર અને i4 2 v3 આમ 2 into 13 by 9 આમ 26 બાય 9 એમ્પીયર છે આગળનું બીજું ઉદાહરણ છે અહીં આ આકૃતિમાં બતાવેલ સર્કિટના વોલ્ટેજ v1 v2 અને v3 નક્કી કરો આમ અવલોકન કરશે તેટલું જટિલ સર્કિટ જાણો આમ આ બધું v1 v2 અને v3 શોધ્યું છે તો સાંભળો આ r નોડ 1 છે આ વોલ્ટેજ v 1 છે અને આ છે r નોડ 2 વોલ્ટેજ v 2 છે આ છે r નોડ 3 વોલ્ટેજ v 3 છે અને વોલ્ટ આ એક વોલ્ટેજ v અહીં છે v ખરેખર 3 into i3 છે કારણ કે અવરોધ 3 Ω છે આ વોલ્ટેજ v છે અને જેમ કે આ વોલ્ટેજ v છે અને આ વોલ્ટ આ રેફરન્સ નોડ છે આ એક આ રેફરન્સ છે ગ્રાઉન્ડ વોલ્ટેજ 0 છે આમ v 1 ખરેખર v આમ આ r v1 છે અને આ વોલ્ટેજ v આપવામાં આવે છે આમ મૂળભૂત રીતે v1 3 i3 આમ v આમ v1 v પ્રથમ વસ્તુને આ સમજવું પડશે આમ v1 v અને 2 r આધારિત કરંટ સ્ત્રોતો આ v 1 પર આધારિત છે તે આ એક ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે કરંટ આ કરંટ વહી રહ્યો છે v 4 છે બીજો ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત એ છે કે કરંટ અહીં v 3 છે અને બીજી વસ્તુ એ છે કે અહીં કોઈ ઈલેક્ટ્રીકલ તત્વ નથી અને કંઈ નથી આમ મૂળભૂત રીતે આ આ એક નોડ છે જે નોડ 3 છે કાં તો આ આ બિંદુ અથવા આ બિંદુ આ નોડ 3 છે કારણ કે તે એક સામાન્ય વસ્તુ છે તેનો અર્થ એ કે આ 4 Ω પછી આ ડીપેન્ડેન્ટ તે જેને કરંટ સ્રોત કહે છે અને આ 2 Ω બધા ખરેખર સમાંતરમાં જોડાયેલા છે અને તેઓ રેફરન્સ બિંદુથી નોડ 3 થી જોડાયેલા છે અને આમ શું કરવું જોઈએ કે આ જુઓ કરંટ i1 આ કરંટ i 2 છે આ કરંટ i3 છે આ i4 છે આ કરંટ i5 છે અને આ કરંટ i6 છે આમ આ સર્કિટને હલ કરવી પડશે હવે પહેલા r મેળવવાનું છે જેને r ની અભિવ્યક્તિને શું કહેવું છે જેને i1 કહે છે મેં અગાઉ કહ્યું હતું કે આ સમજાવિશ આમ આ મેં જે કાંઈ ઉલ્લેખ કર્યો છે હું આશા રાખું છું કે આ વસ્તુઓ સમજી શકાય તેવું છે આમ v 1 ખરેખર આ v v 1 v છે આમ હવે આ સર્કિટને હલ કરવી પડશે આમ પ્રથમ વસ્તુ એ છે કે i1 મેળવવું પડશે પહેલા i1 મેળવવું પડશે અને KCL લાગુ કરતાં માફ કરશો પહેલા i1 મેળવો તો આ છે આ તે છે જેને આ ગ્રાઉન્ડ કહે છે આમ કલોકવાઈઝ કહો r લાગુ કરો જેને KCL કહે છે આમ તે હશે જો હું અહીં લખીશ તો તે હશે 12 પછી તે 4 i1 હશે હું ધ્રુવીકરણો નથી લગાવી રહ્યો છું આ વસ્તુ અવરોધ 4 i1 છે પછી મળી ટર્મિનલ પહેલા મેં ઘણી વાર કહ્યું તો v 1 બરાબર 0 છે તેનો અર્થ એ કે હું અહીં ટોચ પર મૂકી રહ્યો છું જે r i1 તે 12 v1 by 4 છે પરંતુ v1 v1 v છે તેનો અર્થ એ કે હું તેને અહીં ક્યાંક બનાવું છું તેનો અર્થ છે મારું i1 12 v 4 તો KVL લો 12 4 i1 પછી v 1 0 પરંતુ v 1 v મૂકો કારણ કે અગાઉ મેં કહ્યું હતું કે અહીં v 1 v છે કારણ કે આ v છે આ v 1 છે આમ તે જ વસ્તુ આમ તે 12 v 4 છે જે r i1 છે આ પ્રથમ વસ્તુ છે બાકીના સરળ છે હવે નોડ 1 નોડ 2 અને નોડ 3 પર પરંતુ યાદ રાખો કે અહીં તે v ની દ્રષ્ટિએ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે આપમેળે r સમસ્યા સરળતાથી હલ થઈ જશે ઉદાહરણ તરીકે i6 r v3 હશે ઉદાહરણ તરીકે અહીં i6 છે આમ i6 v3 બાય 2 સહેલાઇથી તેને બનાવી શકે છે કારણ કે આ 2 Ω અવરોધ રેફરન્સ આ ગ્રાઉન્ડ રેફરન્સ પોટેન્શિયલ 0 છે v3 by 2 જે r i6 છે એ જ રીતે જો r શું કહો છે જો r i5 શું હશે તે શોધવાનો પ્રયાસ કરો આમ i5 આ એક સામાન્ય નોડ છે આ આ બધા નોડ આ નોડ આ જ વસ્તુ નોડ 3 છે આમ r i5 તેને અહીં બનાવે છે i5જે v3 by 4 હશે કારણ કે આ r 4 Ω અવરોધ છેr i5 v3 by 4 હશે અને આ v 3 કરંટ તે દાખલ કરે છે જ્યારે KCL લાગુ કરશે તે મુજબ તે સમજી શકે છે આ જ રીતે આ v 4 થી આ કરંટ ડીપેન્ડેન્ટ સ્રોત છોડી રહ્યું છે એ જ રીતે જ્યારે i4 ને શોધવાનો પ્રયત્ન કરો ત્યારે i4 શોધવાનો પ્રયાસ કરો જ્યારે તે ખરેખર v2 by 6 છે કારણ કે 6 Ω અવરોધ છે આમ તે v2 by 4 બરાબર એ જ રીતે હશે જો i3 શોધવાનો પ્રયાસ કરો i3 ખરેખર હશે તે v1 by r 3 છે પરંતુ v 3 તે r i3 છે કારણ કે આ r i3 છે કારણ કે v3 v1 r v આમ અને તે જ રીતે r i 2 જો તે માત્ર છે તો હું આશા રાખું છું કે આ બાબતો હવે સમજી શકાય તેવું છે અને તે જ રીતે જો હું તે અને તે જ રીતે જો i 2 ને નોડ 1 થી નોડ 3 માં વહે તો આ r i 2 છે તે ખરેખર v1 v3 by 12 છે કારણ કે આ 12 Ω અવરોધ છે આમ આ બધી બાબતો i1 i 2 i3 i4 i5 i6 છે અને હવે લાગુ કરું છું KCL યાદ રાખો આ v 3 ખરેખર કરંટ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે આમ આ કરંટ અહીં પ્રવેશી રહ્યું છે અને આ ડીપેન્ડેન્ટ કરંટ સ્રોત છે આમ આ કરંટ આ ટર્મિનલ માંથી બહાર જાય છે કારણ કે દિશા આ રીત છે અને આ દિશા આ v 3 ઉપરની તરફ છે હવે અરજી કરો અને પછી સમસ્યા પર પર આવો આમ નોડ 1 પર લાગુ થશે i1 i 2 i3 બરાબર i 2 મળશે આમ i1 મેં તે પછી v1 v ને પણ કહ્યું કે મેં v1 v3 by 12 v1 by 0 by 3 0 ને ફરીથી લખવાની જરૂર નથી પરંતુ મેં r સમજ માટે લખ્યું છે કે રેફરન્સ નોડ સંભવિત 0 છે ત્યાં સુધી અને અન્યથા કંઈક જણાવ્યું છે આમ નોંધ કરો કે v1 v એ પણ મેં કહ્યું હતું આમ મૂકો કે આ સમીકરણમાં v1 v v1 મૂકો પછી તેને સરળ બનાવો તે 8 v v3 36 હશે તે સમીકરણ 1 છે એ જ રીતે અહીં નોડ 2 પર હું સીધા નોડ 2 પર લખી રહ્યો છું કે v3 v2 upon 6 v 4 છે તેનો અર્થ એ કે ખરેખર આ નોડ 2 છે આ નોડ 2 છે આમ જો અહીં r લાગુ પડે છે જેને આ r કહે છે આ વસ્તુ r KCL છે આમ શું મળશે કે આ પણ નોડ 3 છે આ એક સામાન્ય નોડ છે આ નોડ છે કારણ કે આ એક સામાન્ય નોડ છે આમ જો કરવાનો પ્રયાસ કરો તેનો અર્થ એ કે આ વોલ્ટેજ v3 આ પણ 3 છે આમ આ મૂળભૂત રીતે વોલ્ટેજ v3 છે આમ આ કિસ્સામાં જો કહો કે કરંટ આ શાખા માટે છે કરંટ નોડ 3 થી નોડ 2 છે તો તે r હશે આ કરંટ નોડ માં પ્રવેશી રહ્યો છે અને અન્ય બે નોડ 2 પર છોડી રહ્યા છે આમ તે v3 v2 by 6 હશે આ કરન્ટ દાખલ થઈ રહ્યો છે કારણ કે અહીં કરંટ અહીંથી તે તરફ વહી રહ્યું છે આમ કોઈપણ કરંટ લખવાને બદલે તે v3 v2 by 6 છે આમ તે v 4 છે અને r v2 by 6 v2 by 6 છે આમ આ વસ્તુ હું ત્યાં લખી રહ્યો છું આમ જ હું કોઈ કરંટ વસ્તુ સીધી લખી નથી તે સમજી શકાય તેવું છે આમ આમ જ તે v3 v2 by 6 v 4 v2 by 6 છે 6 તો સરળીકરણ પર 3 v કારણ કે v 1 એ r છે v1 v મૂકે છે આમ આ ખરેખરv 4 છે આમ આ કિસ્સામાં સરળીકરણ પર 3 v 4 v2 2 v3 0 મળશે એ જ રીતે નોડ 3 પર સીધા જ હું નોડ 3 પર લખી રહ્યો છું જો નોડ 3 પર આવે તો આ નોડ 3 છે આમ આ 3 વસ્તુઓ સમાંતર છે અને બીજી કરંટ i 2 પણ નોડ માં પ્રવેશ કરી રહી છે આમ ફક્ત લાગુ કરો જેને આ કહેવું છે તે આ છે આમ 1 2 3 4 5 જુદા જુદા કરંટ કાં તો છોડશે અથવા આ વસ્તુ આ i2 કરંટ નોડ માં દાખલ થઈ રહી છે પછી i6 કરંટ આ નોડ ને છોડીને v 3 ડીપેન્ડેન્ટ સ્રોત નોડ માં પ્રવેશ કરશે i5 કરંટ આ નોડ છોડીને બીજો કરંટ તે છે કે જો v3 v2 by 6 આ દિશામાં નોડ છોડીને તેનો અર્થ એ છે કે તેનો અર્થ ફક્ત સમજણ માટે છે આમ આ ખરેખર આ નોડ 3 છે આમ મૂળભૂત રીતે આ એક સામાન્ય નોડ છે આ એક સામાન્ય નોડ છે આ 3 છે તે જે છે તે આ એક સામાન્ય નોડ છે આમ આમાં i2 કરંટ આ કરંટ i 2 v1 v3 by 12 છે આ કરંટ દાખલ થઈ રહ્યું છે પછી બીજો કરંટ જોકે આ કરંટ ને ચિહ્નિત થયેલ નથી તે દાખલ થઈ રહ્યો છે તો બીજો કરંટ ડીપેન્ડેન્ટ સ્રોત કરંટ પણ દાખલ થઈ રહ્યો છે આમ v 3 આ કરંટ દાખલ થઈ રહ્યો છે અને અન્ય કરંટ રવાના થઈ રહ્યા છે આ 2 કરંટ અન્ય કરંટ માં પ્રવેશ કરી રહ્યો છે એક છોડીને i5 બીજો છે i6 આ એક સામાન્ય નોડ છે આનો અર્થ એ છે કે અન્ય કરંટ પણ જો આ નોડ છોડીને લે છે આમ તે ખરેખર v3 v2 by 6 હશે આમ i 2 v 3 i5 i6 v3 v2 by 6 છે i5 જાણે છે i6 ને ખબર છે અને i 2 પણ બધું v ની દ્રષ્ટિએ મૂકી જાણે છે આમ આમ જ ઘણા ઉદાહરણો બનાવ્યા પછી મેં ફરીથી લખ્યું નથી i i i આમ ફક્ત આને નોડ 3 પર લખ્યું છે આ સમીકરણો છે આમ તે બનાવો આમ અને સરળ બનાવશે 5 v 2 v2 12 v3 0 આમ આ r ને હલ કરો સમીકરણ 1 2 અને 3 અને v માટે v v1 4 686 વોલ્ટ v2 2 769 વોલ્ટ અને v3 1 491 વોલ્ટ મળશે આગળ આ સમસ્યા છે અહીં ઘણા બધા ઉદાહરણો બનાવ્યા પછી આમ અહીં સીધો કંઈક લખશે આમ આ સમસ્યા માટે જેને આની v1 v 2 અને v 3 શોધવા પડશે તો આ v 1 છે આ v 2 છે અને આ v 3 છે આમ v 3 સીધા v3 10 વોલ્ટ v3 10 વોલ્ટ મળશે કારણ કે આ તે છે જેને તે વોલ્ટેજ સ્રોત કહે છે પરંતુ અહીં વસ્તુઓ સીધી નહીં મળે કારણ કે અહીં એક Ω અવરોધ છે આમ આ કિસ્સામાં શોધો કે r v1 શું છે પ્રથમ તે પહેલાં આ બધી બાબતો માફ કરશો આમ આ આ એક સામાન્ય નોડ છે આમ આનો અર્થ એ કે આ i 2 કરંટ તેનો અર્થ એ કે નોડ 1 પર જો નોડ 1 લો તો તે કંઈક આ હશે જો આ માની લો તો મારો નોડ 1 છે આમ આ i1 કરંટ નોડ માં પ્રવેશ કરે છે આમ આ કરંટ i1 છે આ નોડ માં પ્રવેશ કરી રહ્યો છે પછી i 2 કરંટ આ રીતે ઉત્સર્જન કરે છે કે KCL આ r i 2 કરંટ છે તે નોડ છોડી રહ્યું છે પછી આ એક સામાન્ય નોડ છે પછી 12 એમ્પીયર કરંટ તે નોડ માં પ્રવેશ કરી રહ્યો છે કારણ કે આ રીતે નોડ માં પ્રવેશ કરે છે આમ આ 12 એમ્પીયર કરંટ છે અને બીજી બાબત એ છે કે ix કરંટ આ નોડ છોડે છે આમ આ નોડ છોડીને r ix કરંટ છે આમ જો તે 1 2 3 4 ચાર શાખાઓ ત્યાં તપાસ કરો આમ 2 કરંટ નોડ માં દાખલ થઈ રહ્યા છે જે i1 r 12 2 કરંટ છોડી રહ્યાં છે જે r i 2 r ix છે આમ આ નોડ માટે આ r KCL છે અને તે જ રીતે વોલ્ટેજ પછીથી એ જ રીતે આવશે જો નોડ 2 પર આવે છે તો પછી i 2 i3 8 0 કારણ કે તમામ કરંટ નોડ માં દાખલ થઈ રહ્યા છે આમ i 2 i3 8 આમ બધા કરંટ નોડ માં દાખલ થઈ રહ્યા છે આમ તે અને i3 હવે i3 બરાબર v3 v2 upon 3 upon 2 છે આમ જો પ્રથમ i2 i2 લે છે આ કરંટ v1 v2 upon 1 v1 v2 ભાગ્યા એક છે કારણ કે એક Ω અવરોધ અહીં છે એ જ રીતે જો r ને શું કહે છે કે r i3 i3 v3 v2 by 2 કારણ કે તે 2 Ω અવરોધ છે અને બીજી વસ્તુ તે ix છે તો હું તે કરીશ બીજી વસ્તુ આઈએક્સ છે આ એક સામાન્ય નોડ v 1 છે અને આ તે પણ સામાન્ય નોડ v 3 છે આમ ix ખરેખર v 1 v 3 આ 1 Ω અવરોધ દ્વારા વહેંચાયેલું છે જે એક દ્વારા વહેંચાયેલું છે r ix હવે ફક્ત એક જ વસ્તુ જે તમામ ix મળી ગઈ છે હવે પ્રશ્ન છે i 1 i1 કેવી રીતે મેળવવું આમ કારણ કે અહીં 1 Ω અવરોધ છે આમ તે કેવી રીતે કરવું પ્રથમ નોડ 1 પર આવો આમ જો આ rને અહીં જુઓ કે શું કરવું છે તે છે તે r વોલ્ટેજ રેફરન્સ વોલ્ટેજ v 1 છે માની લો કે આ મારું વોલ્ટેજ v 1 છે અને પછી કારણ કે વોલ્ટેજ v 1 નો અર્થ આ r રેફરન્સ નોડ ના રેફરન્સ માં છે અને પછી જો હું તેને આ રીતે બનાવું તો આ 1 છે Ω આ મારો 10 વોલ્ટ છે અને જે કરંટ ને કહે છે તે દિશા છે આ i1 કહેવાશે આમ જો હું આની જેમ આગળ વધું તો તે i1 ગુણ્યા 1 થઈ જશે કારણ કે આ એક છે પછી આ ટર્મિનલ v1 10 0 તેનો અર્થ એ કે મારું 10 v1 હશે તે અહીં બનાવે છે જે આ વસ્તુને ભૂલી જાઓ તેનો અર્થ છે કે મારા i1 10 v1 ભાગ્યા 1આવશે આમ આમ જ હું અહીં લખી રહ્યો છું 10 માફ કરશો હું અહીં 10 v1 i1 12 લખી રહ્યો છું આ બધા સમીકરણો KCL મેં કહ્યું છે આમ10 v1 ભાગ્યા 1 આમ આ રીતે તેને બનાવવો પડશે તે સમજવું પડશે કે કેવી રીતે r કેવી રીતે બનાવવું તે કેવી રીતે ગણવું ઉદાહરણ તરીકે કંઇક મેમરીમાં રાખવાનો પ્રયત્ન ન કરો આ કંઈક આવું રાખવા કરતાં વસ્તુઓ સમજવા માટે વધુ સારી રીતે પ્રયાસ કરવો જોઈએ જો આવું આવે છે તો હું તેને મેમરીમાં રાખીશ જે આને કોઈ નહીં આપે વસ્તુની સમજ કે જે સમસ્યા હશે વધુ સારી રીતે સમજશે અને પછી તેને કરવું જોઈએ પછી દરેક સમસ્યા જે 100 ટકા ચોકસાઈ રીતે હલ કરી શકે છે તે હલ કરી શકે છે આમ આ નોડ 1 પર છે જે મેં બધા સમીકરણોને કહ્યું છે આમ આ નોડ 1 પર છે આ સમીકરણ મેળવશે છેવટે તે 3 v1 v2 32 આવશે એ જ રીતે નોડ 2 પર મેં બધાં આવતા જતા બધાં સમીકરણોને કહ્યું આમ તે v1 b 2 upon 1 8 v3 v2 upon 2 લખો ફક્ત આ સમીકરણોના સ્થાને i અને આમ જ હું ફરીથી લખી રહ્યો નથી KCL અહીં આ બધી બાબતો સમસ્યાનું જ છે જે મેં સમજાવી છે આમ થોડો સમય બચાવવા માટે મારી પાસે હવે સીધા જ લખવું છે આમ આશા છે કે તે સમજી શકાય તેવું છે આમ અંતે તે2 v1 3 v2 26 થશે 1 અને 2 નું સમીકરણ હલ કરો આમ v1 17 428 વોલ્ટ મળશે અને v2 એ 20 285 વોલ્ટ હશે અને કરંટ હવે ix v1 v3 upon 1 ની ગણતરી કરશે આમ તે 7 428 એમ્પીયર હશે માફ કરશો i 2 એ v1 v2 ભાગ્યા 1 મળશે તે આવશે 2 બિંદુ જ્યારે ચિહ્ન આવે છે એટલે કરંટ ની દિશા વિપરીત થશે અને i3 v3 v2 upon 2 તે પણ આવી રહ્યું છે 5 142 એમ્પીયર આમ આ સમસ્યાની આશા છે કે દરેક વસ્તુ સમજી શકાય તેવું છે અને જ્યારે v3 10 વોલ્ટ નથી પરંતુ જો અહીં કેટલાક અવરોધ હોય અથવા તો અહીં V1 10 લખતો નથી જે રીતે હું KVL લાગુ કરું છું તે રીતે લાગુ કરશો નહીં અને પછી શોધો v 1 શું છે આમ આ રીતે જે લખવું જોઈએ તે i1 છે આમ સીધી r ન લખો પછી ત્યાં ભૂલ હશે આગળ એક આ વસ્તુ આકૃતિમાં બતાવેલ સર્કિટના નોડ વિશ્લેષણનો ઉપયોગ કરીને v2 ને નિર્ધારિત કરવું તે અહીં સીધું પણ હું તે સમીકરણો લખી શકું છું પરંતુ આ એક બ્રિજ સર્કિટ છે આમ અહીં આ r રેફરન્સ નોડ છે અને આ નોડ 1 છે આ વોલ્ટેજ v 1 છે આ વોલ્ટેજ v 2 છે અને આ વોલ્ટેજ v 3 છે અને 1 2 એમ્પીયર સ્રોત મૂળભૂત રીતે જોડાયેલ છે આ એક સામાન્ય નોડ છે તો આમ આ છે આ r નોડ 1 છે આ છે r નોડ 1 એક કરંટ છોડી રહ્યો છે જે પહેલા KCLની જેમ મુકવામાં આવ્યો છે આ i1 છે આ કરંટ પણ આ છોડે છે i 2 અન્ય કરંટ છે ત્યાં આ એક સામાન્ય છે નોડ છે આમ બીજો કરંટ પણ છે ત્યાં આ કરંટ આ કરંટ ને i3 છે અને આ 2 એમ્પીયર કરંટ ખરેખર દાખલ થઈ રહ્યો છે આમ આ 2 એમ્પીયર કરંટ દાખલ થઈ રહ્યો છે ત્યાં 1 પ્રારંભિક પછી 3 4 4 શાખાઓ છે આમ એનો અર્થ એ કે એક કરંટ બીજામાં પ્રવેશ કરી રહ્યો છે તે છોડીને જાય છે આમ i1 i 2 i3 2 આ સમીકરણ સરળતાથી i1 r i1 r v1 v2 by 8 છે કારણ કે તે 8 Ω છે તે જ રીતેi 2 r v1 આ રેફરન્સ નોડ વોલ્ટેજ 0 v 0 છે 0 આ r i 2 છે તેનો અર્થ એ કે તે v1 by 20 થશે કારણ કે આ 20 Ω અવરોધ છે આગળ r i3 i3 આ એક સામાન્ય નોડ છે આમ આ વોલ્ટેજ ખરેખર v 1 છે અને આ એક સામાન્ય નોડ પણ છે આમ આ વોલ્ટેજ v3 છે આમ આમ અહીં તેને બનાવવું r i3 v1 v3 by 12 તેનો અર્થ એ કે જો તેને અહીં મૂકો તો i1 i 2 i3 કહે તો પછી v1 v2 અને v3 ની દ્રષ્ટિએ સમીકરણમાં આવશે આમ આ સમજી શકાય તેવું છે તે પછીથી આ ઉપાય આપશે કે પરંતુ પહેલા આને સમજવાનો પ્રયાસ કરવો પડશે તો ચાલો આને સમજાવું કરીએ આમ નોડ 1 માટે આ હવે નોડ 2 માટે કરવામાં આવે છે આમ આ નોડ 2 છે પણ કે KCL લાગુ પડે છે આમ સીધા જ શું કરી શકે છે તે છે કે અહીં i1 i 2 અન્ય શાખાઓ મેં કોઈ r કરી નથી જે કહે છે તે શોધવા માટે v1 v2 v3 અન્ય શાખાઓમાં મેં કરંટ બતાવી નથી પરંતુ કરંટ ની દિશા અહીં બતાવી છે ઉદાહરણ તરીકે જો r લાગુ પડે તો સીધા માની લો કે આ નોડ 2 છે ધારો કે આ નોડ 2 છે આ r નોડ 2 છે પછી આ કરંટ i1 ખરેખર આ કરંટ i1 માં દાખલ થઈ રહ્યું છે તે ખરેખર આ કરંટ માં પ્રવેશ કરી રહ્યું છે v 1 હશે આ કરંટ v1 v2 divided by 8 આવશે આ કરંટ પછી નોડ પર દાખલ થઈ રહ્યો છે 2 અન્ય 2 કરંટ છોડી રહ્યાં છે આનો અર્થ એ કે આ દાખલ થઈ રહ્યું છે અને બીજો કરંટ આ 2 2 r ડેટામ નોડ રેફરન્સ નોડ રેફરન્સ વોલ્ટેજ 0 છે તેનો અર્થ એ કે આ 2 એv2 by 6 થશે કારણ કે આ 6 Ω છે તેવી જ રીતે અન્ય કરંટ પણ છોડવામાં આવી રહ્યો છે કારણ કે આ દિશામાં લીધી છે આમ બીજો કરંટ તે પણ છોડી રહ્યો છે જે v2 v3 ભાગ્યા 4 છે એનો અર્થ એ કે v1 v2 ભાગ્યા 8 કરંટ છે v2 upon 6 v2 v3 upon 4 જે પછીથી બતાવે છે પરંતુ આ તે જ છે જે નોડ 2 પર છે તે જ રીતે નોડ 3 પર છે આમ અહીં પણ આ છે આ ખરેખર નોડ 3 પર સામાન્ય નોડ છે જો આ લો તો મારો નોડ 3 છે કે જો તપાસ કરો કે આ પણ સામાન્ય છે નોડ તેનો અર્થ એ કે આ 2 એમ્પીયર કરંટ છે આમ આ 2 એમ્પીયર કરંટ આ નોડ ને ત્યાં છોડી રહ્યું છે ત્યાં બીજી વસ્તુ એ છે કે i3 કરંટ આ છે કે અહીં i3 ચિહ્નિત થયેલ છે આમ આ i3 કરંટ ખરેખર નોડ માં પ્રવેશ કરે છે અને i3 મેં અગાઉ કહ્યું હતું કેi3 v1 v3 v1 v3 by 12 આ 2 કરંટ દાખલ થઈ રહ્યા છે અને બીજો કરંટ r v2 v3 upon 4 નોડ 3 માં પ્રવેશ કરી રહ્યો છે આમ આ r છે આ r નોડ 3 છે અને આ કરંટ v2 v3 by 4 છે આ કરંટ નોડ માં પ્રવેશી રહ્યો છે પરંતુ બીજી કરંટ અહીંની દિશા છે આમ રેફરન્સ વોલ્ટેજ 0 છે આમ અન્ય એક કરંટ ખરેખર આ ટર્મિનલ છોડીને જાય છે આમ તે v3 by 10 હશે તેનો અર્થ છે અને i3 મેં કહ્યું તેમ આનો અર્થ છે i3 આ કરંટ દાખલ થઈ રહ્યું છે આમ i3 એ r v1 v3 upon 12 છે પછી બીજો કરંટ દાખલ થઈ રહ્યો છે જે v2 v3 upon 4 આ એક આ 2 v3 upon 10 છે 10 આ રીતે તે વસ્તુઓ પછીથી છે તે સમીકરણ લખી શકે છે આમ આ રીતે કેટલીક બાબતોને સમજવી પડશે તો ચાલો તેને સમજીએ આમ હવે જો નોડ 1 પર હમણાં લખો તો મેં બધું આપ્યું આમ આશા છે કે મેં કોઈ શાખા ચૂકી નથી અથવા કંઈપણ આશા છે કે બધું ઠીક છે હું માનું છું આમ આ ખરેખર નોડ 1 પર છે r KCL જે રીતે મેં કાઢી નાખ્યું છે આ બધી વસ્તુઓ મેં કહ્યું છે અહીં હું હવે લખી રહ્યો છું આમ v1 v2 upon 8 v1 0 હું લખી રહ્યો છું પરંતુ v 1 બાય 20 રેફરન્સ નોડ પરંતુ r સમજણ માટે દરેક વખતે જ્યારે હું v 1 0 લખી રહ્યો છું તો રેફરન્સ નોડ અને v1 v3 upon 12 2 થશે આમ જો સરળ બનાવશો તો તે 31 v1 15 v2 10 v3 2 40 બનશે તે જ રીતે નોડ 2 પર મેં જે રીતે બનાવવાનું અને સરળ બનાવવાનું કહ્યું છે તે મળશે 3 v1 13 v2 6 v3 0 આ સમીકરણ 2 છે સમાન નોડ 3 પર કારણ કે આ ઉદાહરણ 11 છે આમ ઘણાં વિવિધ દાખલાઓ આપવામાં આવે છે આમ જે રીતે મેં હમણાં કહ્યું તે રીતે સરળ બનાવી શકે છે મેં તે બધું કરવા માટે લખ્યું છે અને સરળ કરો તે 5 v1 15 v2 26 v3 120 હશે આ સમીકરણ 3 છે v1 v2 v3 માટે એક 2 અને 3 હલ કરવાથી v 2 0 મળશે આનો અર્થ એ છે કે આ સર્કિટ સંતુલિત છે આ સર્કિટ કોઈપણ રીતે બતાવશે આ અભ્યાસક્રમમાં નથી વોલ્ટેજ તે v 2 0 મળી રહ્યો છે આનો અર્થ એ છે કે આ સમસ્યામાં સર્કિટ સંતુલિત છે એવું કહેવાય છે કે નોડ વિશ્લેષણનો ઉપયોગ કરીને v2 નક્કી કરો આમ v 2 હલ કરો અને તે છે આમ v 2 બરાબર 0 છે તેનો અર્થ એ કે નોડલ સર્કિટ સંતુલિત છે